સેલ કલ્ચર ટેકનોલોજી ના વ્યાખ્યાનની શ્રેણીમાં ફરીથી આપનું સ્વાગત છે તો આજે આપણે બીજા સપ્તાહના પાંચમાં વ્યાખ્યાનમાં છીએ તો આપણે હવે સપ્તાહ 2 ના વ્યાખ્યાન 5 W2 L5 માં છીએ તો છેલ્લા વર્ગમાં આપણે તેના વિશે ચર્ચા કરી કે જો આપણે આ ખૂણામાં આના જેવી બેઠક વ્યવસ્થા સાથે લેમિનાર ફ્લો હૂડ મૂકીએ અથવા આની જેમ બેઠક વ્યવસ્થા અથવા કદાચ આપણે આ રીતે બેઠક વ્યવસ્થા કરીએ તેથી લેમિનાર ફ્લો હૂડ ની ડિઝાઇન પહેલાં ચાલો આપણે વધુ એક સામગ્રી નક્કી કરીએ તમે પ્રાણીને અંદર લાવો છો તો અહીં તમને સુવિધાની અંદર પ્રાણી મળી રહ્યું છે હવે તમારે પ્રાણીનું બલિદાન આપવા માટે વ્યવસ્થા રાખવી પડશે તેથી તમે પ્રાણીનું બલિદાન આપો છો તેનો અર્થ છે કે તમે પ્રાણીને મારી નાખો છો અને તે કિસ્સામાં ઉદાહરણ તરીકે કહો કે આપણે માનીએ છીએ કે તમે નાના ઉંદર નો ઉપયોગ કરશો અથવા તમે મોટા ઉંદર અથવા કંઈક વાપરશો તો તમને યાદ છે કે છેલ્લા વર્ગમાં મેં તમને કહ્યું હતું કે તમને એનિમલ એથીક્સ કમિટી ની મંજૂરીની જરૂર છે તો ત્યાંથી તમારે તમારી મંજૂરી મેળવવી પડશે હવે સૌથી પહેલા તે મંજૂરી તમે કેટલા પ્રાણીઓનો ઉપયોગ કરશો તેની સાથે આવશે એક જ્યાં તમે પ્રાણીઓને રાખશો બે આવાસમાં જે વસ્તુઓ પૂરી પાડવામાં આવશે તે ખોરાકની દ્રષ્ટિએ તે તમે જાણો છો કે તમે જે પ્રકારનો ખોરાક પૂરો પાડો છો પાણી નો પુરવઠો એર કન્ડીશનીંગ અને તે તમામ સામાન પૂરો પાડો છો પરંતુ ખૂબ જટિલ શું છે તે છે કે તમે પ્રાણીનું બલિદાન કેવી રીતે કરી રહ્યા છો જો તમે બલિદાન આપી રહ્યા છો અને અન્ય ટીસ્યુ લઈ રહ્યા છો તો તમે કયા પ્રકારની રીત વાપરવા જઇ રહ્યા છો શું તમે તેમને કાર્બન ડાયોક્સાઇડ દ્વારા મારવા જઇ રહ્યા છો અથવા તમે તેને સર્વાઇકલ ડિસ્લોકેશન નામનું કંઇક કરી રહ્યા છો અથવા તમે કંઈક અન્ય રીતનો ઉપયોગ કરી રહ્યા છો તેથી ત્યાં વિવિધ પદ્ધતિઓ છે જેના દ્વારા તમે પ્રાણીનું બલિદાન આપી શકો છો અને આ જુદી જુદી પદ્ધતિઓ સમય સમય પર સુધરી અને અપડેટ થઈ રહી છે વર્ષોથી ત્યાં ઘણી સુધારણાઓ થઈ રહી છે અને પશુચિકિત્સકો અથવા સંબંધિત લોકો તેનાથી વાકેફ છે અને તેઓ તમને તેના વિશે સાક્ષર કરી શકે છે તમે જાણો છો કે આ તે તકનીક છે જે તમારા માટે અથવા આ પ્રકારના પ્રાણી માટે અથવા તે પ્રકારના પ્રાણી માટે અથવા આ પ્રકારના માટે ખુબજ સારી રીત છે અથવા ઉદાહરણ તરીકે કહો કે તમે એનેસ્થેસિયા કરવા માંગો છો ઉદાહરણ તરીકે કહો કે તમે પશુનું બલિદાન આપતા નથી ચાલો આપણે વિકલ્પ આપીએ તમે એનેસ્થેસિયા કરવા માંગો છો કારણ કે ઉદાહરણ તરીકે કહો કે તમે પ્રાણીમાં કંઈક રોપવા માંગતા હતા અને તમે જાણો છો કે તમે આસપાસના ટીસ્યુ લેવા માંગો છો તેથી તે કિસ્સામાં તમે કયા પ્રકારના એનેસ્થેસિયા ને અનુસરવા જઈ રહ્યા છો જુઓ કે જો તમે પશુચિકિત્સામાં ન હોવ તો તમને તેની જાણ હશે નહીં કારણ કે તમારી પાસે માહિતીના આ વધારાના ભાગને જાણવાનું કોઈ કારણ નથી તેથી આ ભાગ ખૂબ જ નિર્ણાયક છે અને તમે જે પણ કરો છો તે એનિમલ એથીક્સ ના લોકોને તમે જે વચન આપ્યું છે તેની સાથે બંધબેસતું હોવું જોઈએ ત્યાં કોઈ વિસંગતતા ન હોવી જોઈએ અને તમે તે વસ્તુને કંઈક અલગ રીતે કરતા હોવા જોઈએ નહિ તેથી ચાલો આપણે આ પરિસ્થિતિમાં ધારીએ કે પછી તમે CO2 થી બલિદાન આપવા માંગતા હતા તેથી તે ફરીથી આપણે ત્યાં લાવે છે કે તમારે CO2 ના પુરવઠાની જરૂર હતી જે તમે જાણો છો કે હાલમાં વિશ્વભરની મોટાભાગની પ્રયોગશાળાઓ કરે છે તેથી અને તમારી પાસે ચેમ્બર આ પ્રકારની ચેમ્બર હોવી જોઈએ જેમ કે તમે જાણો છો કે જ્યાં તમે પ્રાણીઓને રાખી શકો છો અને તમારી પાસે આની જેમ ગેસ નો પુરવઠો હોવો જોઈએ અને આપણે પ્રાણીને શાંતિપૂર્ણરીતે મૃત્યુ પામવા દઈએ છીએ અને પછી તમે જે રીતે ઇચ્છો તે રીતે તેનું વિચ્છેદન કરી શકો છો અથવા તમે તેનું માથું કાપી નાખો અથવા તમે કોઈ પ્રકારની આંતરડાની ટીસ્યુ અથવા અમુક પ્રકારના સ્નાયુને દૂર કરવા માંગતા હતા અથવા તે કાર્ડિયાક ટીસ્યુ ને અલગ કરવા માંગતા હતા અથવા તમે મગજને અલગ કરવા માંગો છો તેથી તમે સૌથી સરળને અનુસરશો પરંતુ આ ભાગ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ સુવિધામાં તમારી પાસે એક નાનો ખૂણો હોવો જોઈએ અને એવા ખૂણાને પસંદ કરો જે સિંક ની નજીક હોય તેનું કારણ એ છે કે આ એક એવી વસ્તુ છે જેને તમે જાણવા ઇચ્છતા હોવ છો તેને ખૂબ જ સ્વચ્છતાપૂર્વક કરો જેથી તમે અહીં વસ્તુઓનો બગાડ ન કરો તેથી અલબત્ત તમારી પાસે એક વિષયની સુવિધા હોવી જરૂરી છે આપણે આ બધું એવું માની રહ્યા છીએ કે તમે પ્રાથમિક કલ્ચર કરી રહ્યા છો કારણ કે જો આ તમારા માટે સ્પષ્ટ છે તો ગૌણ કલ્ચર અને બધું તમારા માટે ખૂબ જ સરળ હશે તેથી તમારી પાસે ક્યાંક સુવિધા હોવી જોઈએ અને આ પશુના બલિદાનની વ્યવસ્થા બાહ્ય સુવિધામાં પરંતુ પ્રયોગશાળાની અંદર હોવો જોઈએ Refer Time 0558 તમારે અહીં અથવા બહાર અથવા અહીં ક્યાંક બહાર આવી કોઈ વસ્તુ ન હોવી જોઈએ બરાબર તે અહીં ક્યાંક દરવાજાની ખૂબ નજીક હોય તે રીતે પસંદ કરો છો અથવા કેટલાક લોકો તે કરશે જે મને ખબર નથી મારો અર્થ એ છે કે તે કેટલું સારું છે તેમની પાસે બહાર પણ કંઈક છે તેઓ ત્યાં માત્ર પશુનું બલિદાન આપે છે અને સુવિધાની અંદર બલિદાન કરવાને બદલે માત્ર બલિદાન આપેલા પ્રાણીને અંદર લાવે છે સારું મારો અર્થ છે કે તેનો ફાયદો અને ગેરફાયદો છે કારણ કે ગેરફાયદો એ છે કે પછી તમારે બીજી વધારાની ખુલ્લી જગ્યાની જરૂર છે જે વધુ ખુલ્લી છે અને તેનો ગેરફાયદો એ છે કે તમારે આ વસ્તુ તમારી પ્રયોગશાળાની બાહ્ય સુવિધાની અંદર કરવાની જરૂર નથી તેથી હું તેને તમારા શાણપણ પર છોડી દઈશ કે તમે કઈ પસંદ કરો છો પરંતુ આવી કેટલીક સુવિધાઓ ત્યાં હોવી જોઈએ અને મને આની જરૂર છે તે ક્યારેય પાઠ્યપુસ્તકમાં લખવામાં આવશે નહીં કે તમે તે કેવી રીતે કરો છો અને આ હું જે કહું છું તે મારા પ્રયોગશાળાઓની ડિઝાઇન અને લેઆઉટ ગોઠવવા માટેના અનુભવ પરથી છે આપણે ખરેખર તેનાથી આગળ વિચારવું જોઈએ કારણ કે જ્યારે મેં પ્રથમ વર્ગમાં કહ્યું કે હું હજુ પણ 1997 માં યાદ કરું છું અથવા કદાચ તેના કરતા પહેલા મને તેની જાણ નહોતી અને ત્યાં કોઈ પાઠ્યપુસ્તક ન હતા જે મને કહી શકે તેથી તે તમે જાણો છો કે તે વધુ છે અને આ તમારા માટે ઇન્ટરનેટ નું www eda અને તે બધી વસ્તુઓ નથી આ તે છે જેને તમે જાણો છો અને તેથી અહીં અને ત્યાં તેના મુઠ્ઠીભર પાઠ્યપુસ્તકો છે પરંતુ તે ખરેખર તમને આખી વસ્તુ કેવી રીતે ગોઠવવી છે અથવા તમારે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ તે જણાવતા નથી તેથી તમે જોઈ શકો છો કે તે ખૂબ જ અજમાયશ અને ભૂલ હતી તમે લોકો સાથે ચર્ચા કરીને અને સુવિધાઓને જોઈને જાણતા હોવ અને તે બીજી સાચી રીત છે આ તમે જાણો છો તેથી હું તમને જે પણ કહું છું તે મારા અનુભવનો ભાગ છે ત્યાં કોઈ પાઠ્યપુસ્તક નથી જે તમને આ બધી બાબતો જણાવશે કે તમારે તે કેવી રીતે કરવું જોઈએ પરંતુ તમારે તે અગાઉથી વિચારવું પડશે કારણ કે જો તમે અગાઉથી વિચારશો અને ખાતરી કરશો કે હું અહીં તમારા માટે જે મૂકી રહ્યો છું તેના કરતાં તમે વધુ સારું વિચારી શકો છો અને જો તમે તેને યોગ્ય માનો છો અને ત્યાં એવા લોકો છે જે ખૂબ સારા છે તો તેઓ તમને કહી શકે છે કે તમે જાણો છો કે જો આપણે તેને અહીં મુકીએ તો આ સમસ્યા છે તેઓ કદાચ તમારા વિજ્ઞાનને જાણતા નથી અને તેમને જરૂર પણ નથી પરંતુ તેઓ તમને વધુ સારી રીતે સમજણ આપી શકે છે કે તમે ખરેખર આખી વસ્તુને કેવી રીતે ડિઝાઇન કરી શકો છો હું તમને જે કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું તે રેટ લિમિટીંગ મુદ્દાઓ છે જેને આપણે મોટાભાગે ચૂકી ગયા છીએ અને પછી તમે જાણો છો કે આપણે કેટલુક હેન્કી પેન્કી કાર્ય કરીએ છીએ અથવા તેને તે રીતે ફસાઈ ગયેલી વસ્તુઓની જેમ કરીએ છીએ અને તે ખરેખર ખરાબ ડિઝાઇન છે તમે જાણો છો કે વસ્તુઓને એકસાથે મુકવી તે ખરાબ રીત છે તેથી કૃપા કરીને સાવચેત રહો જ્યારે પણ તમે વસ્તુઓની ગોઠવણી કરો છો ત્યારે વિચારો શાંતિથી વિચારો તેના વિશે વિચારો કે તમે ખરેખર કેવી રીતે સુવિધા ઇચ્છો છો કારણ કે તમારી સુવિધા સરસ લાગે છે તમે લોકોને લાવી શકો છો અને અંતે અંતિમ વપરાશકર્તાઓ તેઓ ખુશ થશે તમને ખબર છે કે આ એક ખૂબ વ્યવસ્થિત સુવિધા છે અને એક વધુ વસ્તુ આ પ્રકારની સગવડોમાં ત્યાં ઘણો જીવ લગાવવો પડે છે તેથી જે કોઈ પણ આ પ્રકારની સુવિધાઓનો ઉપયોગ કરે છે તેમણે તે આત્માની ભાવના સાથે રાખવી જોઈએ એટલે કે તમે જાણો છો કે આપણે તેની સાથે ગડબડ કરવા જઈ રહ્યા નથી કારણ કે કોઈપણ બેદરકારી અન્ય ઘણા લોકોના કામનો નાશ કરી શકે છે કારણ કે તમે જૈવિક નમૂનાઓ સંભાળી રહ્યા છો જે કન્ટામીનેશન થવાની સંભાવના ધરાવે છે અને તેઓ તમારી આખી સુવિધાને થોડા સમયમાં નાશ કરી શકે છે અને એકવાર કન્ટામીનેશન શરુ થઈ જાય પછી તેને પાછું વાળવું ખૂબ જ મુશ્કેલ છે તેથી પાછા આવીએ તો તમારી પાસે પશુના બલિદાનની સુવિધા હોવી જોઈએ અને તમે ટીસ્યુ ને કોઈપણ જરૂરી ટીસ્યુ માંથી બહાર કાઢો અને હવે તમારે હૂડ માં બધું કરવું પડશે હવે જ્યારે તમે ટીસ્યુ સાથે હૂડ માં પ્રવેશ કરો છો ત્યારે તમારી પાસે બફર પ્રણાલી હોવી જોઈએ આ ભાગ માધ્યમના વિકાસમાં આવશે તમારી પાસે બફર પ્રણાલી હોવી જોઈએ જે સુનિશ્ચિત કરવા માટે મદદરૂપ થશે કે ટીસ્યુ આપણા વિચ્છેદનના ભાગ દરમિયાન જીવંત રહે છે જો કે કોઈપણ રીતે ત્યાં પ્રાણી મૃત્યુ પામેલ છે પરંતુ જો જરૂરી હોય તો તે ક્યારેક પૂરું પાડવામાં આવે છે જો ટીસ્યુ ને ઓક્સિડેટીવ નુકસાનની ખૂબ જ સંભાવના હોય તો તમારે ખાતરી કરવી પડશે કે તમે તેને કેવી રીતે નિયંત્રિત કરી શકો છો તેમાં તમને કઈ પ્રકારની વધારાની સામગ્રી મૂકવાનું ગમશે અમુક પ્રકારના એન્ટીઓક્સિડન્ટ અને ગમે તે કંઈક તમે જાણો છો કે આપણે પછીથી આ ભાગમાં પાછા આવીશું જ્યારે આપણે માધ્યમના વિકાસ વિશે ચર્ચા કરીશું પરંતુ આને ધ્યાનમાં રાખો કે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે જે તમે જાણો છો તેથી અહીં બહાર આ લેમિનાર ફ્લો હૂડ ની અંદર તમે કાયમી સ્થાન પસંદ કરવાનું પસંદ કરી શકો છો અથવા વિચ્છેદન માઇક્રોસ્કોપ માટે કાયમી સ્થાન તમને આની ઘણી વાર જરૂર પડશે જો તમે મોટા પ્રાણીઓનું વિચ્છેદન કરી રહ્યા હોવ તો તમને તેની જરૂર નહીં હોય પરંતુ જો તમે એમ્બ્રીઓ અથવા ફીટસ નું વિચ્છેદન કરી રહ્યા છો તો તમને તેની જરૂર પડશે તેથી માઇક્રોસ્કોપ વિશે કેટલોગ આવે છે તેમાંથી જુઓ અને સારી ગુણવત્તાનું વિચ્છેદન માઇક્રોસ્કોપ મેળવો અને અહીં મારે શું સાવચેતી રાખવાની છે આ વિચ્છેદન પ્રક્રિયાને કારણે નહી ખાસ કરીને એમ્બ્રીઓ માટે આ એક જટિલ પ્રક્રિયા છે અને તે હેતુ માટે ખરાબ માઇક્રોસ્કોપ રાખીને તમારી આંખોને બગાડશો નહીં કારણ કે તે પીડા આપે છે કારણ કે જો તમારી પાસે ખરાબ માઇક્રોસ્કોપ હોય તો તમે યોગ્ય રીતે ટીસ્યુ ને શોધી શકશો નહીં બરાબર તમે ઝીસ ઓલિમ્પસ અથવા લીકા ના સારા માઇક્રોસ્કોપ ને જાણો છો તેમાંથી જુઓ તેથી તેઓ આ ક્ષેત્રના કેટલાક દિગ્ગજો છે અથવા હકીકતમાં તમને ખબર છે કે નિકોન ના વિચ્છેદન માઇક્રોસ્કોપ સારા હોય છે અને જો તમે તેમાં ખરેખર સારા છો તો હું તમને કંઈક ભલામણ કરીશ જે શિક્ષણ માટે ખૂબ સારૂ સહાયક છે આમાંના ઘણા વિચ્છેદક માઇક્રોસ્કોપ માં કેમેરા મૂકવા માટેના જોડાણ તેની સાથે આવે છે જેને સ્ક્રીન પર મૂકી શકાય છે અને તમે તેને રેકોર્ડ કરી શકો છો તેથી ચાલો આપણે તમારી પ્રયોગશાળા જે હિપ્પોકેમ્પલ ન્યુરોન પર કામ કરે છે તેવી પરિસ્થિતિનો વિચાર કરીએ હિપ્પોકેમ્પસ મગજનો એક ખૂબ જ વિશિષ્ટ ભાગ છે જે શીખવા અને યાદશક્તિ સાથે સંકળાયેલ છે અને મોટાભાગના લોકો જે હિપ્પોકેમ્પલ કલ્ચર પર કામ કરે છે તેઓ સેલ લાઈન પર આધાર રાખતા નથી તેઓ હિપ્પોકેમ્પસ ને અલગ પાડે છે મોટેભાગે મોટા ઉંદર અથવા નાના ઉંદર નાં એમ્બ્રીઓ માંથી આ એક પ્રમાણભૂત પ્રથા છે એકવાર તમે પ્રાથમિક સેલ કલ્ચર માટે ઊંડાણમાં જોશો પછી આપણે તેના વિશે ચર્ચા કરીશું તેથી હવે મગજમાંથી હિપ્પોકેમ્પસ ને અલગ પાડવું એ ખૂબ સરળ વસ્તુ નથી Refer Slide Time 1316 તેથી તેનું માળખું આના જેવું કંઈક છે જો તમે માળખું અને મગજ જુઓ તેથી ઉદાહરણ તરીકે તમે મગજને બહાર કાઢો છો તમે ખોપરી અને બધું દૂર કરો છો તો તમારી પાસે ડોર્સલ વ્યૂ છે અથવા મગજનું ટોચનું દૃશ્ય છે જેમાં તે અંદરની તરફ દેખાય છે તેથી તેનો અર્થ શું છે તેનો અર્થ એ છે કે તે પ્રાણી આ રીતે બેઠું છે અને તમે પ્રાણીને ઉપરથી જોઈ રહ્યા છો તેથી હવે તેને ડોર્સલ વ્યૂ કહેવામાં આવે છે તેથી આ મગજનો ડોર્સલ વ્યૂ છે અને વેન્ટ્રલ વ્યૂ જો આપણે આ પ્રકારે તેને મરડીને અથવા આ રીતે મગજને ઊંધું કરી દઈએ આ રીતે તો આ ડોર્સલ વ્યૂ છે અને તમે તેને આ રીતે જુઓ તમે તેને ઊંધું કરો તેથી જો આ ભાગ મારા હાથનો ડોર્સલ વ્યૂ છે અને આ વેન્ટ્રલ વ્યૂ છે તેથી જો તમે તેને આ રીતે નીચે ફેરવો છો તો મગજનું વેન્ટ્રલ વ્યૂ આના જેવું કંઈક છે હવે હિપ્પોકેમ્પસ તે એક અંગ છે તમે તેને જ્યાં સુધી આ રીતે કાપી ન નાખો અને તમે આ ભાગને દૂર ન કરો ત્યાં સુધી તમે તેને ઉપરથી જોઈ શકશો નહીં તેથી તમારે તેને બહાર કાઢવું પડશે તમે તેને આની નીચે જોશો તો તે કયું અંગ હશે જે આ રીતે આવેલું હશે અને તે અંદરથી ઊંડું છે આ એવી વસ્તુ નથી જ્યાં સુધી તમે મગજની શરીરરચના સાથે ખૂબ જ સંપૂર્ણ માહિતગાર ન હોવ અને તમે ખરેખર આને કરી શકો છો આને અલગ કરવું એટલું સરળ નથી આ તે છે જ્યાં હિપ્પોકેમ્પસ આવેલું છે તો પાછા આવીએ મેં આનો ઉલ્લેખ કેમ કર્યો તેથી ઉદાહરણ તરીકે કહો કે તમારી પ્રયોગશાળા આ ક્ષેત્ર પર કામ કરી રહી છે તેથી કોઈ એક નિષ્ણાત છે જે હિપ્પોકેમ્પસ ને અલગ કરી શકે છે પરંતુ આ સજ્જન અથવા આ મહિલા પ્રયોગશાળા છોડીને જઈ રહ્યા છે તેથી જ્યારે તેઓ વિચ્છેદન કરે છે ત્યારે તમને શું જોઈએ છે તમે તેને રેકોર્ડ કેમ કરતા નથી તેથી તમારી પાસે એક પ્રણાલી છે અથવા આનો ઉપયોગ તમારા માટે શિક્ષણની સહાયક સામગ્રી ચોક્કસ પ્રકારના ટીસ્યુ ના વિચ્છેદન અને અલગતાની પ્રાયોગિક તાલીમ તરીકે થઈ શકે છે જેનો તમે તમારા કલ્ચર માં ઉપયોગ કરશો તેથી બધા સંભવિત જોડાણ અથવા કેમેરા અને દર્શક સાથેનું સારૂ વિચ્છેદન માઇક્રોસ્કોપ રાખવું એ એક સારી પ્રથા છે અને આ દર્શક કોમ્પ્યુટર માં હોઈ શકે છે તમે કોમ્પ્યુટર સાથે કેમેરા ને જોડી શકો છો અને તમે કોમ્પ્યુટર ની સ્ક્રીન માં જોઈ શકો છો અને તમે તેને રેકોર્ડ કરી શકો છો તે એક સારૂ વિચ્છેદન છે જેને તમે રેકોર્ડ કરી શકો છો અને તે સેલ કલ્ચર સુવિધા માટે એક સાધન બની શકે છે કે તમે જાણો છો કે આ રીતે આપણે ટીસ્યુ ને અલગ પાડીએ છીએ તેથી હું વિચ્છેદન માઇક્રોસ્કોપ ખરીદતી વખતે સાવચેત રહેવાની ભલામણ કરીશ અને જેમ કે મેં વ્યક્તિગત રીતે ઝીસ નો ઉપયોગ કર્યો છે તે ખરેખર સારા છે ખરેખર સારા છે મેં નિકોન નો ઉપયોગ કર્યો છે મેં લીકા નો પણ ઉપયોગ કર્યો છે તેથી આ બધા સારા છે મેં ઓલિમ્પસ નો ઉપયોગ કર્યો છે પરંતુ તમે જાણો છો કે મેં તેના વિશે સારી વસ્તુઓ સાંભળી છે તેથી પરંતુ મારું પ્રથમ સૂચન એ છે કે તમે સારું વિચ્છેદન માઇક્રોસ્કોપ મેળવવાનો પ્રયાસ કરો તેથી તમારી પાસે અહીં વિચ્છેદન માઇક્રોસ્કોપ હોવું જરૂરી છે અહી નહિ તમારા બધા વિચ્છેદન ત્યાં ખૂણામાં થશે તમે ટેબલ ની ઉપર રહે તેવું સ્ટરીલાઈઝર રાખવાનું પસંદ કરો છો તે ટેબલ ની ઉપર રહે તેવું સ્ટરીલાઈઝર શું છે તેથી વિચ્છેદન માટે તમારે વિચ્છેદક સાધનોની જરૂર પડશે તેથી જો તમે પ્રાથમિક સેલ કલ્ચર ની પ્રયોગશાળા હોવ તો તમે ફરીથી તે વિચ્છેદન કરવામાં સાધનો વિશે સાવચેત રહો તેથી તેની શ્રેષ્ઠ ગુણવત્તા મેળવવાનો પ્રયાસ કરો ત્યાં વૈશ્વિક કંપનીઓ છે જે ખુબજ સારી છે જેમકે ફાઈન સાયન્સ ટુલ્સ આ એક સ્વિસ કંપની છે તેઓ આજની તારીખ સુધી મેં ઉપયોગમાં લીધેલા કેટલાક શ્રેષ્ઠ સાધનોના નિર્માતા છે અને જો તમને તે ન મળે અને જો તે તમારી પ્રયોગશાળાને પરવડી શકે તેમ નથી તો તમે હંમેશા સ્થાનિક સુવર્ણકાર પાસે જઇ શકો છો અને તેઓ ખરેખર તેને બનાવી શકે છે અથવા ઘડિયાળના ઉત્પાદકો તેઓ ખરેખર તમારા માટે ખૂબ જ સુંદર સાધનો બનાવી શકે છે પરંતુ તમે જાણો છો કે તમારે તેમની સાથે ઊંડાણથી વાત કરવી પડશે જેથી તેમને કહી શકાય કે તમારી આ જરૂરિયાત છે કારણ કે આપણા દેશમાં ઘડિયાળના મોટા ભાગના ઉત્પાદકો તમે જાણો છો કે તેઓ ખૂબ જ સરસ ટેરસેટ્સ કાતરનો ઉપયોગ કરે છે તેથી તમે તે વસ્તુઓ બનાવડાવી શકો છો મારા પર વિશ્વાસ કરો તે બહુ મોટી વાત નથી અથવા તમે એક બરછટ મેળવી શકો છો અને પછી તમે તેને સોનાનો ઢોળ ચડાવી શકો છો અને તમે તેને વધુ તીવ્ર બનાવી શકો છો અને તમે ત્યાં ઘણી બધી વસ્તુઓ કરી શકો છો ત્યાં નવીનીકરણ માટે ઘણા ક્ષેત્ર છે નવીનીકરણ માટે જબરદસ્ત ક્ષેત્ર છે જેના દ્વારા તમે કામ કરી શકો છો પરંતુ તમારે વિચારવું પડશે કે તમે ખરેખર આ વસ્તુઓ કેવી રીતે કરી શકો છો તેથી શ્રેષ્ઠ ગુણવત્તાના વિચ્છેદક સાધનો મેળવો અને ત્યાં વિચ્છેદન સાધનોનું બોક્સ છે તે કંઈક જેમકે તમારા અન્ય લંચ બોક્સ માં જોયું છે જે એલ્યુમિનિયમ અથવા સ્ટીલ થી બનેલા છે અથવા તે કંઈક આની જેમ બોક્સ છે જેમાં તેની નીચે તમારી પાસે એક પ્રકારની ગાદી જેવી વસ્તુ છે જે પોલિમર અથવા રબર ના જેવી વસ્તુ છે તે રબર ને બાજુ પર રાખો તેથી ઉદાહરણ તરીકે કહો કે તમારી પાસે આવરણ સાથે આ પ્રકારનું બોક્સ છે તેથી તમારી પાસે આની જેમ રબર નું સ્તર છે આ રબર નું સ્તર તે સાધન ત્યાંજ છે તેની ખાતરી કરે છે તો તમે આ જીણા તીક્ષ્ણ ફોર્સેપ્સ ને જોયા છે તમારી પાસે ખૂબ જ સરસ કહેવું જોઈએ કે ખૂબ જ સરસ કાતર કેપ્સ્યુલ્સ છે અને તમે ઇચ્છતા નથી કે આને નુકસાન થાય તો તમે શું કરો છો તમે તેને બનાવી પણ શકો છો તમે બોક્સ મેળવી શકો છો અને તમે જાણો છો કે તમે ખૂબ સરસ રબર ના પટ્ટાઓ મૂકી શકો છો તેથી જો સાધનની અણી કદાચ ત્યાં અથડાઈ તો પણ તેને નુકસાન ન પહોંચાડે તેથી ફરીથી આ તે અનુભવ છે જે હું તમને કહી રહ્યો છું કારણ કે મેં જોયું છે કે વસ્તુઓને નુકસાન થઈ રહ્યું છે નાશ પામે છે કારણ કે આપણે તેની યોગ્ય કાળજી લીધી નથી જે તમે થોડા દૂરંદેશી હોત તો તમે બરાબર કરી શક્યા હોત તેથી તમે વિચ્છેદન બોક્સ મેળવો તે પહેલા તમારે બોક્સ નું વિચ્છેદન કરવું પડશે તેઓ શું કરે છે તમે તેને સ્ટરીલાઈઝ કરો છો તેથી તમારી પાસે વધુ એક વસ્તુ હોવી જોઈએ તમારે અહીં ક્યાંક ઓટોક્લેવ રાખવું પડશે હવે આ ઓટોક્લેવ પ્રયોગશાળાની બહાર પણ હોઈ શકે છે તેથી ઓટોક્લેવ એ પ્રેશર કૂકર જેવી વસ્તુ છે જ્યાં ઉચ્ચ ભેજ અને ઉચ્ચ દબાણ પર તમે કંઈપણ સ્ટરીલાઈઝ કરો છો તેથી તમારે ઓટોક્લેવ ની જરૂર પડશે અને ખાતરી કરો કે આ ઓટોક્લેવ જરૂરિયાતો અથવા અંતિમ વપરાશકર્તાઓની સંખ્યા અનુસાર છે તમે તેને ખૂબ વિશાળ મેળવવા માંગતા નથી જે આધુનિક પ્રકારની સુવિધાઓ છે જ્યાં તેઓ સહિયારું ઓટોક્લેવ ધરાવે છે તેથી હું ફરીથી વિચ્છેદનની વસ્તુઓ પર પાછો ફરૂ તે પહેલા મને આ ઓટોક્લેવ ની સામગ્રી વિશે ચર્ચા કરવા દો તેથી તે ઓટોક્લેવ બહુવિધ પ્રકારોના હોઈ શકે છે જેમ કે તમે જાણો છો કે તમારી પાસે આના જેવા ઓટોક્લેવ હોઈ શકે છે તમે જોશો કે આમાંથી કોઈ પણ પ્રયોગશાળાઓની પાસે આ વિશાળ ઓટોક્લેવ જેને તમે કોરિડોર માં આવેલું જુઓ છો તમે મોટા ભાગનો સમય જોશો કે તે આ રીતે ઊભા છે તેથી તેઓ તમારી આગળની બાજુએ આ રીતે બોલ્ટેડ છે અને અહીં વીજ પુરવઠા સાથે જોડાયેલ છે અને અહીં તમે તમારી સામગ્રી રાખો છો અને ત્યાં પ્રેશર ગેજ છે જે દબાણને સુનિશ્ચિત કરે છે અને અન્ય બાજુએ પાણીમાંથી તમે વરાળ બનાવો છો તેથી ઉચ્ચ દબાણ અને બાષ્પીભવન પર્યાવરણમાં તમે સામગ્રીને સ્ટરીલાઈઝ કરો છો તેથી જ્યારે પણ તમે સ્ટરીલાઈઝેશન કરવા અથવા ઓટોક્લેવ કરવા માટે કંઈપણ રાખતા હોવ ત્યારે તમે તેમને ઓટોક્લેવ ની કોથળીઓમાં મૂકો છો તેમની તે કોથળીઓ ઊપલબ્ધ હોય છે તેથી તે એક પ્રકારનું છે જે તમે બધાએ પરબિડીયાઓ જોયા હશે જ્યાં તમે આપણા પત્રો મોકલો છો અથવા કંઈક પરબીડિયા જેવું જ છે અને તમે તેને બંધ કરી શકો છો તેથી તેઓ આની જેમ આવે છે જેમ કે તમે જાણો છો અને આ બંધ કરવા માટે છે જ્યાથી તમે તેમને બંધ કરો છો તો ત્યાં બિંદુઓ છે તમે જોશો કે અમુક ગરમી અને ભેજના ચોક્કસ બિંદુ પછી તે વસ્તુનો રંગ બદલાય જાય છે જે દર્શાવે છે કે આ સામગ્રી ઓટોક્લેવ થઇ ગઈ છે અને જો તમે ઓટોક્લેવ કોથળીની વેબસાઇટ ની મુલાકાત લો છો તો તમે આ પ્રકારની ઓટોક્લેવ ની કોથળીઓ જોઈ શકો છો તેઓ ખરેખર ખૂબ જ રસપ્રદ સામગ્રી છે જેની ઓનલાઇન તપાસ કરો તમે ઓનલાઇન જાઓ અને તેને તપાસો તમે ખરેખર તેમને જોઈને આનંદિત થશો કે ત્યાં ઓટોક્લેવ ની કોથળીઓની વિવિધ શ્રેણી છે જે ઉપલબ્ધ છે ત્યાં આ ઓટોક્લેવ ની કોથળીઓ હશે તેથી તમે જે પણ સ્ટરીલાઈઝ કરવા માંગો છો તમે તેને અંદર રાખો અને તે વિવિધ કદમાં આવે છે અને તે વિવિધ કદ અને આકારમાં મોટે ભાગે વિવિધ કદ અને આકારમાં આવે છે તેથી તમે તમારી સુવિધા માટે પહેલેથી જ તેની ઘણીબધી ખરીદી કરી શકો છો અને તમે તેમાં તમારી સામગ્રી રાખો અને તમે તેને બહાર લાવો જ્યાં સુધી તમે લેમિનાર ફ્લો હૂડ પર ન પહોંચો અથવા લેમિનાર ફ્લો હૂડ ની નજીક જશો ત્યાં સુધી તમે તેને ખોલશો નહીં તેથી તમે આ સાધનો ઓટોક્લેવ કરો અને તેને તમારી સુવિધાની અંદર લાવો તેથી તમે અહીં બહાર છો તેથી હવે જેમ મેં તમને કહ્યું હતું કે કાં તો તમે ઓટોક્લેવ ને બહાર રાખી શકો છો અથવા તમે અહીં ક્યાંક બહાર ટેબલ ની ઉપર રહે તેવું ઓટોક્લેવ રાખી શકો છો ખાસ કરીને આ પ્રકારની સુવિધા માટે જે હું વ્યક્તિગત રીતે ટેબલ ની ઉપર રહે તેવું ઓટોક્લેવ પસંદ કરું છું જે તમારા નિયંત્રણમાં છે તે બહાર નથી તે કોઈને નડતું નથી તમારી પાસે એક નાનું ટેબલ ની ઉપર રહે તેવું ઓટોક્લેવ છે અને આ બધું ઉપલબ્ધ છે તે તમારા માટે એક ફીટ નું કદ અથવા આના જેવું કંઈક છે અને તે ખૂબ જ સરસ સામગ્રી છે તમને ખબર છે કે આની સાથે કામ કરવાથી વધારે સમસ્યા ઉભી થતી નથી તેથી તે સિંક ની નજીક છે કારણ કે તમારે પાણી અને બધું ભરવું પડશે અને તેમને વીજ પુરવઠાની જરૂર છે અને તે બધું જેની તમને જરૂર છે તેથી તમે આ સાધનને અંદર રાખો છો અને જ્યારે તમે વિચ્છેદન કરી રહ્યા હોવ અથવા આપમેળે તમને લાગે છે કે તમે જાણો છો કે હું એક પ્રાણીથી બીજા પ્રાણીમાં એક એમ્બ્રીઓ માંથી બીજા એમ્બ્રીઓ માં જીવને પુનસ્થાપિત કરી શકું છું તેથી તેના માટે તમારે શુષ્ક સ્ટરીલાઈઝેશન ની જરૂર છે જે ટેબલ ની ઉપર રહે તેવું સ્ટરીલાઈઝર છે તેથી આ તે છે આ સ્ટરીલાઈઝર છે આના જેવું કંઈક છે તે પાણીના ફીટ ની વસ્તુઓની જેમ આના જેવું નાનું છે અને તેમાં ઘણાં કાચના મણકા જેવી સામગ્રી છે અને તમે તેમાં સાધનો રાખો છો અને તમારી પાસે આના જેવું પાટિયું છે અને તે વીજ પુરવઠા સાથે જોડાયેલ છે અને આ શુષ્ક સ્ટરીલાઈઝેશન લગભગ 90 સેકંડ થી એક મિનિટ લે છે તેથી જ્યારે તમે કાર્ય કરી રહ્યા હોવ ત્યારે તમે તેને ફરીથી સ્ટરીલાઈઝ કરી શકો છો પરંતુ ત્યાં એક તફાવત છે અહી તમારી પાસે ભીનું સ્ટરીલાઈઝેશન છે ભીનું સ્ટરીલાઈઝેશન તે લાંબા ગાળાની સામગ્રી છે અને અહીં હૂડ ની અંદર તમારી પાસે શુષ્ક સ્ટરીલાઈઝેશન છે જ્યાં તમે માત્ર ગરમીનો ઉપયોગ કરી રહ્યા છો તમે રમતમાં ભેજ અથવા દબાણનો ઉપયોગ કરી રહ્યા નથી તેથી તમારી પાસે ત્યાં શુષ્ક સ્ટરીલાઈઝર આવેલું છે જુઓ કે તમે તમારા શુષ્ક સ્ટરીલાઈઝર ને ત્યાં રાખો છો તેથી જ્યારે તમે વિચ્છેદન કરી રહ્યા હોવ ત્યારે તમે હંમેશા જાણી શકો છો કે તેને 90 સેકંડ માં ફરીથી સ્ટરીલાઈઝ કરો અને તમે હજી પણ તેનો ઉપયોગ કરી શકો છો તેથી આમાંના કેટલાક છે અને અલબત્ત તમે આ પાઇપેટ નો જથ્થો ઇચ્છતા હતા જેમાંથી મોટાભાગની પ્રયોગશાળાઓ તેનો ઉપયોગ કરે છે જે આ પ્રકારના વિચ્છેદક હૂડ માટે અલાયદી હોય છે સામાન્ય રીતે હું વ્યક્તિગત રીતે કાચની દિવાલોની બંને બાજુ પર પાઇપેટ ને આની જેમ ક્યાંક રાખવા માટે પ્રાધાન્ય આપતો હતો તમે જાણો છો કે તમારી પાસે એવી પ્રણાલી હોઈ શકે છે જ્યાં તમે તેમને બહાર નથી લાવતા અને તમારી પાસે સ્ટરીલાઈઝ કરેલી પાઇપેટ ટીપ છે જે કંઈક આની જેમ અંદર રાખવામાં આવે છે જો ત્યાં પાટલી પર પડેલી પાઇપેટ ટીપ હોય જેને સમય સમય પર સ્ટરીલાઈઝ કરવામાં આવે છે અને તમે તેનો દર વખતે ઉપયોગ કરી શકો છો જ્યારે અન્યલોકો પાઇપેટ નું નવું બોક્સ લઈને આવે છે પાઇપેટ ટીપ નું બોક્સ સાથે લઈને આવે છે અને તેને ત્યાં રાખે છે અને તેને દૂર કરે છે અને તેને ફરીથી કેટલાક નવા પાઇપેટ ટીપ ના બોક્સ સાથે બદલે છે તેથી આ કેટલીક મૂળભૂત બાબતો છે કે તમે વિચ્છેદન માઇક્રોસ્કોપ અથવા વિચ્છેદન લેમિનાર હૂડ માં શું રાખવાનું પસંદ કરો છો તેથી ચાલો આપણે તેનો સારાંશ આપીએ કે તમારે કેટલી બધી વસ્તુઓ રાખવાની જરૂર છે પ્રથમ તો તમારે માઇક્રોસ્કોપ રાખવાની જરૂર છે અલબત્ત વિચ્છેદન માઇક્રોસ્કોપ જો શક્ય હોય તો કેમેરા દર્શક અને કોમ્પ્યુટર સાથે અથવા કેટલાક CCD ઉપકરણ સાથે જોડાયેલુ હોય જ્યાં તમે દેખરેખ કરી શકો છો બીજું તમારી પાસે શુષ્ક સ્ટરીલાઈઝર હોવું જરૂરી છે ત્રીજું ત્યાં અલાયદી પાઇપેટ અને પાઇપેટ ટીપ રાખવાનું પસંદ કરવું જોઈએ તેથી હવે આપણે તેમાં વધુ એક ઘટક ઉમેર્યું છે લેમિનાર ફ્લો હૂડ ને બાહ્ય સુવિધામાં રાખો તેથી અને તમે ઓટોક્લેવ ને ક્યાં મૂકવા માંગતા હતા તો મારી પસંદગી અંદરની બાજુએ ટેબલ ની ઉપર નાનું ઓટોક્લેવ રહે તેવી હશે તમે બહાર અથવા કદાચ કોરિડોર ની બાજુમાં અથવા ક્યાંક બીજે મોટું ઓટોક્લેવ રાખી શકો છો પરંતુ અહીં એક નાનું રાખવું તે કદાચ ખરાબ વિચાર ન હોઈ શકે અને આપણે તેના વિશે ચર્ચા કરી છે કે તમારી પાસે પાણીનો પુરવઠો છે તો અહીંથી આપણા આગળના વર્ગમાં આપણે વાર્તાને આગળ વધારીશું કે આખરે આ સમગ્ર સુવિધા ખરેખર કેવી દેખાશે કારણ કે આપણે હજી માત્ર ઉપરછલ્લી શરૂઆત કરી છે અને ત્યાં બીજી કેટલીક વસ્તુઓ છે હું અંદરની ચેમ્બર અથવા કલ્ચર ના આંતરિક ઓરડામાં જાઉં તેની પહેલા જેના પર હું અહી પ્રકાશ પાડવા જઈ રહ્યો છું તે અન્ય વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવશે તેથી ધ્યાનથી સાંભળવા બદલ આપ સૌનો આભાર ફરી એકવાર આપણે આ લેઆઉટ ડિઝાઇન અને ઇન્સ્ટ્રુમેન્ટેશન ના વિકાસ માટે આગામી સપ્તાહમાં ચાલુ રાખીશું આપ સૌનો આભાર